ડિઝાસ્ટર રિકવરી એન્ડ બીલ્ડ બેક બેટરdisaster recovery and build back betterઆપત્તિમાં પુનપ્રાપ્તિ અને સારું નિર્માણના અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે મારું નામ રામ સતીશ છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ વિભાગ IIT રૂરકીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે હું ભારતમાં ટેમ્પરરી શેલ્ટરtemporary shelterકામચલાઉ આશ્રયના નિર્માણ વિશે વાત કરવા જઇ રહ્યો છું તેથી આ લેકચરમાં હું વિવિધ જાતના ઉદાહરણો અને ત્રણેય કેસ સ્ટડીcase studiesકિસ્સાનુ અધ્યયનના મારા પોતાની ક્રિયાપ્રતિક્રિયાને આવરીશ અને 2002 માં શરૂ થનારા ગુજરાત ભૂકંપ આ બે વિશે ચર્ચા કરીશ અને ત્યારબાદ 2004માં સુનામી રિકવરી કાર્યક્રમો તેમજ પીવોકી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 2005 ના ભૂકંપ તેથી આ બધી મારી આ સાથેની વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયાઓ છે અને મારા કાર્ય અને મારા અભ્યાસના વિવિધ પાસાઓ છે અને 2000ની શરૂઆતમાં એટલે કે 2002માં જ્યારે ગુજરાતમાં ધરતીકંપની દુર્ઘટના સર્જાઈ હતી તેમાં કચ્છ એક એવો જિલ્લો છે જે મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત છે અને તે એક 7 5નો મેજર ધરતીકંપ હતો અને ત્યાં શહેરી વિસ્તારમાં અને ગામડાના વિસ્તારમાં વિશાળ સર્વનાશ થયો હતો અને તમે જાણો છો કે આ એક ગામડાઓના પુનર્નિર્માણના લેઆઉટનો અથવા કચ્છ જિલ્લાના પુનઃનિર્મિત ગામોનો નકશો છે જે ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે જેને આપણે GSDMP કહીએ છીએ અને આ સમયે ગુજરાત રાજ્યએ કમ્યુનીટીની ભાગીદારી અને ચોક્કસ માર્ગદર્શિકા વિકસાવવા માટે ખૂબ જ સક્રિય શરૂઆત કરી છે જેમ કે GSDMA રેગ્યુલેટરી આસ્પેકટસ અને રીટ્રોફિટિંગ પ્રક્રિયા તેથી તેને કેવી રીતે પુનર્નિર્માણ કરવું અને આ ઇમારતોને કેવી રીતે ફરીથી બનાવવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેથી ત્યાં ટેકનીકલ આસ્પેક્ટસtechnical aspects તકનીકી પાસા પણ ચિત્રમાં આવે છે અને ઘણી NGOએ પાર્ટીસીપેટરી એપ્રોચીસ એડવોકેસીparticipatory approaches advocacy સહભાગી અભિગમની હિમાયતમાં રસ દાખવ્યો છે ઉદાહરણ તરીકે હુન્નરશાળા NGO અને કેથોલિક રિલીફ સર્વિસિસ તેથી એવી ઘણી NGO છે જેમણે ખરેખર ગુજરાત ભૂકંપમાં સહભાગી અભિગમોની હિમાયત કરી છે તેથી આજે હું તમારી સાથે જે ચર્ચા કરવા જઈ રહ્યો છું તે કોઈ આપત્તિ પછી તરત જ કાયમી પુનર્નિર્માણના તબક્કામાં આવતા પહેલા અને રાહત તબક્કા પછીના તરતના તબક્કા વિશે છે જયાં ટ્રાન્ઝીશન શેલ્ટરtransition shelterસંક્રાંતિ આશ્રય આવે છે તમે જાણો છો કે ત્યાં તેઓને ટેમ્પરરી શેલ્ટરtemporary shelter કામચલાઉ આશ્રય પૂરા પાડવામાં આવ્યા છે અને કેવી રીતે તેઓ ધીમે ધીમે તેમાં ગોઠવાય છે અથવા પરમેનન્ટ શેલ્ટરpermanent shelter કાયમી આશ્રય પ્રક્રિયા તરફ આગળ વધે છે તેથી આ તે તબક્કો છે જેના વિશે હું વાત કરી રહ્યો છુ અને આ નકશા પરથી તમે જોઈ શકો છો કે કચ્છમાં કેટલું નુકસાન થયું છે અને ઘણા NGOs કેથોલિક રિલીફ સર્વિસિસ હુન્નરશાળા કેરીટાસ દ્વારા પુનઃર્નિર્માણ પ્રવૃત્તિઓની માત્રા વગેરે જોઈ શકો છો ઘણી એવી NGOs હતી કે જેઓ ગુજરાતને મદદ કરવા માટે આવ્યા હતા તેથી આ બધા મારા કેટલાક પ્રાથમિક કિસ્સાના અભ્યાસના પુરાવાઓ છે જેમ તમે આમાં જોઈ શકો છો કે તે મોડર્ન હાઉસmodern houseઆધુનિક મકાન છે જેમાં RCCનુ બાંધકામ છે અને તે ઇંટ અને કોંક્રિટના બાંધકામનો સંપૂર્ણપણે નાશ થયો છે અને આ એક પાકું ઘરછે અને તેનો પણ સંપૂર્ણપણે વિનાશ થયો છે જયારે તમે આ પરંપરાગત આશ્રય સ્વરૂપો જોઈ શકો છો જેને તેઓ ભોંગાસ પણ કહે છે જે સામાન્ય રીતે ગોળ આકારમાં હોય છે અને કેટલાક કિસ્સાઓમાં તે એક પ્રકારનાં લંબચોરસ આકારમાં હોય છે તેથી અહીં તમે જુઓ છો કે તેને સામનો કર્યો છે આ કેટલાક તાત્કાલિક પુરાવા એટલે કે હું એક વર્ષનો ગાળો લઇ રહ્યો છું અને તમે જોઈ શકો છો કે ટ્રેડીશનલ હાઉસ સ્વરૂપોવાળા આ ઘરોએ ભૂકંપનો સામનો કર્યો છે અને તેઓએ શા માટે સામનો કર્યો છે કારણ કે ત્યાં અંદર સ્ટ્રકચરલ ફોર્મstructural form માળખાકીય સ્વરૂપ છે જેમાં તમે જોઈ શકો છો કે ત્યાં એક વેટલ અને દૌબ બાંધકામો છે તમે જોઈ શકો છો કે આ ઘાસને જાળીની જેમ જડિત કરવામાં આવ્યું છે તે રેઇનફોર્સમેન્ટની જેમ કાર્ય કરે છે અને તે એક બંધનકારક તત્વ છે અને પછી છાણનું આવરણ છે અને આ એક વર્તુળાકાર છે કારણ કે તેઓ માને છે કે વર્તુળાકાર એ ભૂકંપનો પ્રતિકાર કરવા માટે શ્રેષ્ઠ સ્વરૂપ છે કારણ કે બધા બળો ખૂણા પર આવતા નથી કારણ કે મોટાભાગના નુકસાન તમે જાણો છો કે ઘરના ખૂણા પર થાય છે જ્યાં તે લોડ આસ્પેક્ટ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ આ જયારે મોમેન્ટ વર્તુળાકાર સ્વરૂપમાંથી હોઈ ત્યારે છે તેઓ માને છે કે આ નાના ગોળ આકાર ભૂકંપોનો સામનો કરે છે અને આ વેટલ અને દૌબ ઉભી અને આડી બેન્ડસ તરીકે કાર્ય કરે છે અને જે ઘરોને ગંભીર ભૂકંપથી સુરક્ષિત કરી શકે છે અને આ કચ્છ ઝોન કચ્છ વિસ્તાર પાંચમા ઝોનમાં આવે છે એટલે કે ભૂકંપ ઝોનિંગના 5માં ઝોનમાં આવે છે અને તમે અહીં જે જુઓ છો તેને ગુજરાતી ભાષામાં ઓટલા કહેવામાં આવે છે તેથી તમે અહીં જોઈ શકો છો કે ત્યાં એક નાનું પ્લેટફોર્મ છે જે અનૌપચારિક રીતે ઉભું થયેલ છે તેથી આ અમુક પ્રકારની સેમી લીવીંગ સ્પેસsemi living space અર્ધ વસવાટ જગ્યાને વ્યાખ્યાયિત કરે છે કારણ કે તેમના માટે તેઓ રસોઇ કરી શકે છે કેટલાક લોકો પાસે કેટલાક આઉટડોર કિચન્સkitchensરસોડા છે કેટલાક લોકો પાસે વોશિંગ એરિયા હોઈ શકે છે અને કેટલાક લોકો કુટુંબ સમુદાયમાં માને છે તમે જાણો છો કે 2 થી 3 લોકો સમુદાયમાં રહે છે અને તેઓ આખા પ્લેટફોર્મ ઉભા કરે છે જેમ કે ઓટલા ઉભા કરવામાં આવ્યા છે અને તે નિર્દેશન કરે છે કે કુટુંબ જમીન પરથી છે તેથી આ પરંપરાગત રીતભાત છે અને ઘણા ભોંગામાં રણની આબોહવાના કારણે અને પવનની દ્રષ્ટીએ નીચી નેવ હોઈ છે જેથી તે પવનથી પણ બચાવી શકે છે અને તમે આ પ્રકારના વરંડાને જોઈ શકો છો અને જ્યાં રસોડાનો એક નાનો ભાગ બનાવવામાં આવ્યો છે અને ત્યાં એક પથ્થરની દિવાલ તમે જોઈ શકો છો અને ભોંગાસની અંદર બધું કેવું છે તમે જાણો છો કે તે ખૂબ ઓછી ઉચાઇની દિવાલ ધરાવે છે અને પછી જો આ કોનિકલconicalશંક્વાકાર આકારનું હોઈ તો તેઓ શું કરે છે તો કેટલાક ભોંગામાં સેન્ટ્રલ પોસ્ટ પણ હોઈ છે તમે જાણો છો કે ટેકો આપવા માટે આ પ્રકારની નીચી નેવાવાળી છત જે ગંભીર આબોહવાની દ્રષ્ટિએ રક્ષણ આપી શકે છે અને અહીં આ દેખીતી રીતે એક પ્રકારનાં રેક્સracksધાતુ કે લાકડાનો ઘોડો બનાવાય છે જે તેઓ પ્રદર્શિત કરી શકે છે અને તેમાં કાર્યાત્મક વસ્તુઓ રાખી શકે છે જેમ કે તમે જોઈ શકો છો કે તેની અંદર સ્ટોરેજ બોક્સstorage boxesસંગ્રહ પેટી જડિત છે અને તેના સ્થાનિક વિચારો દ્વારા એટકે કે મારો અર્થ એ છે કે રોજિંદા પ્રવૃત્તિઓ માટે નાની જગ્યાને પરિવાર માટે કેવી રીતે કાર્યાત્મક કરી શકાઈ તે કરી શકે છે તેથી એક નાની દિવાલ પણ બધું જ એવી રીતે બાંધી લે છે જેથી તેમની સંપૂર્ણ વસ્તુઓ તેમાં બરાબર ગોઠવાઈ શકે છે તમે જોઈ શકો છો કે કપડાં તેમના વાસણો અને આ બધું તે નાની જગ્યામાં બંદોબસ્ત કરવામાં આવ્યું છે વિશિષ્ટ સ્નાન તેઓ એક પ્રકારની બહારની બાજુ સ્નાન માટેની જગ્યાઓ ધરાવે છે જેમ કે આપણી પાસે અર્ધ ખુલ્લી સ્નાનની જગ્યાઓ છે અને આ ભુજ નજીકના પકાઈ ગામમાં પણ છે આ ફરીથી એક પ્રકારનું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે જેની ઉચાઇ આશરે 1 ફૂટ 6 ઇંચ છે અને પછી ત્યાં લાકડાનું બાંધકામ છે જે નાના વ્યાપારની વ્યવસ્થા માટે બનાવવામાં આવ્યું છે જે તે ગામ અથવા નજીકના ગામોની સ્થાનિક જરૂરિયાતો માટે ફેલાયેલું છે આ પેટર્ન આવી દેખાય છે અને આ ચોક્કસ દુર્ઘટનામાં ઘણી સાંપ્રદાયિક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે માત્ર સાંપ્રદાયિક ઇમારતો જ નહીં પરંતુ ઐતિહાસિક ઇમારતોને અને જાહેર મકાનોને નુકસાન થયું છે તેથી ગામના જૂના કોમ્યુનિટી હોલમાં આંશિક નુકસાન થયું છે તેનું આ એક ઉદાહરણ છે તેથી ત્યાં જીવવું ખૂબ જ અસુરક્ષિત છે અને મસ્જિદનું સમારકામ કરવામાં આવ્યું છે કારણ કે તેનુ ધાર્મિક અસ્તિત્વ છે જ્યાં તેઓને લાગણી હોઈ છે તેથી તેઓએ તરત જ આ ફરીથી ગોઠવ્યું અને તરત જ અહીં એક મસ્જિદ બનાવી ભુજમાં મેં ઘણા અસરગ્રસ્ત વિસ્તારોના ઘણા સ્થળોની મુલાકાત લીધી ભૂકંપ પછી તુરંત જ કઈ બધી વસ્તુઓ બની છે શાનો શાનો વિનાશ થયો છે અને કેવા પ્રકારની સંપત્તિને નુકસાન થયું છે કેવા પ્રકારના બિલ્ટ પર્યાવરણને નુકસાન થયું છે માત્ર તેની ઝલક હું તમને બતાવીશ તો હવે આ એક પ્રકારનું ઔદ્યોગિક ગોડાઉન છે જેને નુકસાન થયું છે તેથી જ્યારે આપણે ઔદ્યોગિક ગોડાઉનોgodownગોદામો વિશે વાત કરીએ છીએ અને જે લોકોના અમુક ક્ષેત્રની આજીવિકા સાથે સંકળાયેલું છે દેખીતી રીતે તેઓ કેટલાક મહિનાઓ કદાચ વર્ષો સુધી તેમનો રોજગાર ગુમાવશે તેથી માત્ર ગોડાઉન અથવા માત્ર બિલ્ટ ફોર્મમાં જ નુકશાન થયું છે એવું નથી પરંતુ પરોક્ષ રીતે તે તમામ ઔદ્યોગિક ક્ષેત્રમાં ગોડાઉનમાં કામ કરતા ગરીબ લોકોની આજીવિકાને અસર કરશે અહીં ઐતિહાસિક ઇમારતોને પણ નુકસાન થયું છે અને બ્રેકેટસbracketsઆધાર અને રેલિંગ પણ નીચે પડી ગયા છે તેથી તે ખૂબ જ અસુરક્ષિત બની ગયું છે તમે જાણો છો કે વારસા વિશે વાત કરવી પડશે અને આપણે આપત્તિના સંદર્ભમાં વારસા વિશે પણ ચર્ચા કરીશું અને આયુથ્યા 9 45Ayutthaya 945 જેવા ઘણા આસ્પેક્ટસ પર ચર્ચા કરવામાં આવશે અને આપણે કિરુના આસ્પેક્ટસ પર પણ ચર્ચા કરી હતી અને જેમ મેં તમને કહ્યું હતું તેમ તમે જુઓ છો કે આ એક ઇંટો અને કોંક્રીટનું બનેલું પરંપરાગત ઘર હતું દિવાલ ખરેખર અંદરની બાજુથી તૂટી ગઈ છે એટલે કે અંદરની બાજુમાં પતન થયુ છે જેથી ખરેખર હું દિવાલના બનાવાની અને બોન્ડિંગ અથવા આપણે ખરેખર કેવી રીતે સ્લેંટ બનાવી શકીએ તેના વિશે વાત કરી રહ્યો છુ કલ્પના કરો કે જો તમે આવી છત બનાવતા હોવ અને આની જેમ દિવાલ બનાવતા હોવ તો દેખીતી રીતે દબાણ આ રીતે લાગશે અને આ વસ્તુઓ અહીં નીચે પડી શકે છે પરંતુ મોટા ભાગના દ્વારના ખૂણા દિવાલોના ખૂણા જંકશન પરના ખૂણા અતિ મહત્વના સ્થળો છે અને તમે જાણો છો કે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને અહી પાણીની ટાંકી પણ છે કારણ કે ત્યાં તેઓ પાણી સંગ્રહ કરતા હતા અને દેખીતી રીતે તેને નુકસાન થયું છે કારણ કે આ કેટલીક પાયાની જરૂરિયાતો છે જેના પર એક સમુદાય આધાર રાખે છે તેથી આ ઇંટ અને કોંક્રીટનુ મકાન પડી ગયુ છે પરંતુ ભોંગાએ સામનો કર્યો છે આ એક મહત્વપૂર્ણ હયાત ઉદાહરણ છે અને તે જ રીતે ભુજમાં રસ્તાઓ જેવા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે કેટલાક પુલો કેટલીક હોસ્પિટલો કેટલીક શાળાઓ અને હવે કેટલાક શહેરી વિસ્તારોમાં મોટા મકાનોને નુકસાન થયું છે કેટલાક એપાર્ટમેન્ટ્સને નુકસાન થયું છે અને તે કેવી રીતે આંશિક નુકસાન થયું છે તેનું એક સારું ઉદાહરણ છે તેથી એક હોસ્પિટલના બનવાથી તમે શુ વિચારો છો કે હવે આનાથી આખા આરોગ્ય ક્ષેત્રને કેવી અસર થશે જે સમુદાયની સેવા કરી રહી છે જ્યારે આપણે હોસ્પિટલ વિશે કહીએ ત્યારે દેખીતી રીતે નિયમિત પ્રવૃત્તિઓ ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે અને સ્થાનિક સમુદાયની આરોગ્યની સ્થિતિને કેવી રીતે સેવા આપવી અને ત્યાં કામ કરતા લોકોના રોજગાર વિશે શું છે સરકારી હોસ્પિટલ માટે જો સેવકો કામ કરતા હોય એટલે કે જે સરકારી સેવકો કાર્યરત છે તેમના માટે ઓછામાં ઓછો એટલો ફાયદો છે કે તેઓને ટેકો મળશે પરંતુ અલ્પકાલીન કામદારો વિશે શુ કે જેઓ તેમના રોજિંદા મજૂરી અથવા દૈનિક વેતન પર આધારીત છે તેથી જો તેમના માટે કામ ન હોય તો તેની આજીવિકાનું શું થશે આ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો છે અને તીવ્ર ઉનાળાને કારણે તમે જોઈ શકશો કે ભુજમાં આખું તળાવ સુકાઈ ગયું છે ઘણી નદીઓ સુકાઈ ગઈ છે તેથી પાણીની તંગી પણ ચોક્કસ ક્ષેત્રની સમસ્યા છે આ ગામની નજીકમાં એક ઘર છે જ્યાં વિવિધ વર્ગની સોસાયટીઓ છે ત્યાં મુખ્યાઓ અને ચૌહાણો છે અને ત્યાં એક મુસ્લિમ સમુદાય પણ છે તો કચ્છ વિસ્તારમાં જુદી જુદી જાતિના વંશવેલાઓ અસ્તિત્વમાં છે અને આ એક ધનિક વર્ગ છે અને જેનો ભૂકંપ દરમિયાન વિનાશ થયો છે હવે ત્યાં એક જ ઘર છે જેમાં એકસાથે બે ત્રણ પરિવારો રહે છે તેઓએ તેમાં જુદી જુદી વિભાજક દીવાલો દ્વારા એક જ ઘર બનાવ્યું છે અને આ આખું મકાન નુકશાનવાળું થઈ ગયું છે પરંતુ પછી જો તમે સોસીઓલોજીકલsociological સમાજશાસ્ત્ર અને સાઈકોલોજીકલ આસ્પેક્ટસpsychological aspectsમાનસિક પાસાઓ પર નજર નાખો કે આ મકાનો અહીં કેમ સ્થિત છે તેઓ ટેકરીની ટોચ પર છે અથવા સહેજ ઉચા વિસ્તારમાં ટોચ પર છે તે પર્વતનો વિસ્તાર નથી પરંતુ થોડો ઉચો છે જો તમે ક્યારેય શ્રીમંત ઘરોમાંથી જોશો તો તમને આખું ગામ દેખાશે તેથી આ તે છે જ્યાં પરંપરાગત રીતે મકાનમાલિકો અથવા સમૃદ્ધ લોકો ટોચ પર સ્થાયી થતા હતા તેથી તે ચોક્કસ સમુદાયના દરજ્જાનું મહત્વ દર્શાવે છે અને જે આખા ગામ તરફ જોવાની કોશિશ કરે છે અને કેટલાક ગામડાઓમાં બહારની બાજુમાં પણ એક સમુદાયના અલગ પ્રવેશ બિંદુનો સમાવેશ થાય છે તે અસ્પૃશ્યતા પર આધારીત છે તેથી આ સ્થિતિ અને સામાજિક પ્રણાલીઓ આ વિસ્તારોમાં પ્રચલિત છે અને હવે આ ઘરોનું શું થયું તેથી જે લોકો પાસે ત્યાં રહેવા માટે કોઈ ઘર ન હતું તે લોકો કોઈ સ્થળે સ્થળાંતર કરીને ગયા કારણ કે તેઓ ક્યાંક પરવડી શકે અને તેઓ બીજે ક્યાંક જીવી શકે તેથી આ અસુરક્ષિત મકાનો આ બે પરિવારો માટે કોરિડોરcorridorsઓસરી આશ્રયસ્થાન બની ગયા છે અને ઘરવિહોણા લોકો માટે આશ્રય બની ગયો છે પરંતુ સવાલ એ છે કે શું ત્યાં રહેવું ખરેખર સલામત છે કારણ કે આંચકા કદાચ આવતા જ રહે છે અને તેવી શક્યતા હોઈ શકે છે તમે જોઈ શકો કે ઘણું નુકસાન થયું છે તેથી એવી સંભાવના છે કે આ પણ તૂટી શકે છે અને વોશ એરિયા અને શૌચાલયોને પાછળથી નુકસાન થયું છે પરંતુ તમે ગામના શ્રીમંત વર્ગ પર નજર નાખો તેમની પાસે એક અલગ શૌચાલય સિસ્ટમ છે અને પાછળની બાજુ વોશિંગ સિસ્ટમ છે જેથી તેનો અર્થ એ થાય છે કે સ્વતંત્ર પરિવારો દિવાલથી અલગ થયેલ છે અને છેલ્લે સામાન્ય કોરિડોરcorridorsઓસરીમાં 3 પરિવારો આ રીતે રહે છે અને તેમની વચ્ચે સામાન્ય શૌચાલય છે તેથી તેઓ પાછળની જગ્યા પર એકઠા થાય છે અને તે જ સમયે તેમની પાસે તેમની જગ્યાનું વ્યક્તિગત સીમાંકન હોય છે તેથી આ સંપૂર્ણ રીતે એક પરિવારનું પ્રતિનિધિત્વ કરવા માટે એક એકમ તરીકે ગણવામાં આવે છે તેથી આ ભૂકંપ પછીની તરતની જ વાત છે પરંતુ હવે હું એક કવિતા વાંચીશ જે નટરાજ ક્રાંતિ દ્વારા લખાયેલ છે અને તે ભૂકંપની અસરના ક્ષણે હતી તે વિખરાયેલા સપના દુખી ચીસો વધુ કંઇ નહીં વધુ કંઇ નહીં હચમચતું માળ પડેલો દરવાજો વધુ કંઇ નહીં વધુ કંઇ નહીં શાંત છોકરાઓ રણના રમકડાં વધુ કંઇ નહીં વધુ કંઇ નહીં પથ્થરમારો તૂટેલા હાડકાં વધુ કંઇ નહીં વધુ કંઇ નહીં તેથી આ દુર્ઘટનાને પગલે મારા એક મિત્ર નટરાજે પરિવારોની વેદના અને પીડાને સમજાવવા માટે આ પ્રકારના વર્ણનો લખ્યાં છે અને તેમના સપનાનું શું થયું તેમના પ્રવાહનું શું થયું તેમના સામાનનુ શું થયું તેમના રહેઠાણનુ શુ થયું લોકો કેવી સ્થિતિમાં છે જ્યારે માતાપિતા મરી જાય છે ત્યારે બાળકો અનાથ બને છે અને તમે જાણો છો કે લોકો કેવી રીતે મરે છે અને કેવા પ્રકારની ગભરાટની પરિસ્થિતિ હતી અને આ પ્રકારની પરિસ્થિતિઓમાં દેખીતી રીતે એક મહત્વપૂર્ણ પાસું એ શાળાઓ છે જેમ કે મેં તમને કેટલાક કમ્યુનીટી હોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવ્યા છે આ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અસર થઈ છે તેથી આમાંની ઘણી શાળાઓને નુકસાન થયું છે અને ઘણાં કમ્યુનીટી હોલ કમ્યુનીટી સેન્ટરોને નુકસાન થયું છે તેથી તમે જાણો છો કે આના પરથી ખરેખર કહી શકાય કે તેઓ શાળાએ જવા માટે ડરતા હોય છે તેથી તે સ્થળે લગભગ એક વર્ષ માટે શાળાઓ બંધ કરવામાં આવી હતી તેથી શિક્ષણ વિશે શું કરવું જોઈએ તે તમે જાણો છો આપણે કમ્યુનીટી અને બાળકોને કેવી રીતે રોકાયેલા રાખી શકીએ છીએ કારણ કે તમે જાણો છો કે તે પણ જરૂરી છે શાળા શિક્ષણનું શું થાય છે અને આપણે શાળાની સુવિધા ક્યાં પૂરી પાડવી અને તેથી તેના માટે ત્યાં ઘણા NGOs આગળ આવ્યા ઘણી વિકાસ એજન્સીઓ આગળ આવી તેઓએ વિવિધ સ્વરૂપોમાં સહયોગ આપ્યો કારણ કે તેઓએ કેવી રીતે સહયોગ કર્યો તે વિશે હું વિગતવાર નથી કહી રહ્યો પરંતુ ઓછામાં ઓછા કેટલાક લોકોએ તે સ્પોન્સરsponsoredપ્રાયોજીત કર્યું તેમાંથી કેટલાક લોકોએ સ્વતંત્ર રીતે કામ કર્યુ તેમાંથી કેટલાક લોકોએ ભાગીદારીમાં સહયોગ આપ્યો હતો તેથી આ કેટલાક વર્ગખંડોના ઉદાહરણો તમે જોઈ શકો છો આ એક શાળા છે અને તે કામચલાઉ શાળા છે જેની પાસે શાળાઓ ન હોય એટલે કે ઓછામાં ઓછા આજુબાજુના વિસ્તારોમાં શાળા ન હોઈ તેવા લોકો માટે કેટલીક શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવા માટે તે બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે શાળા માટે આ પ્રકારની રેખીય પેટર્ન ગોઠવવામાં આવી છે આ વાંસના વર્ગખંડનો આંતરિક ભાગ છે પરંતુ હવે સવાલ એ છે કે હા તેઓ સારા છે અને ઓછામાં ઓછા વાંસ પૂરા પાડવામાં આવ્યા છે અને તે ઝડપથી એસેમ્બલassembleભેગું કરવું કરવા માટે ઉભું કર્યું છે કારણ કે વાંસનુ બનાવવુ ખૂબ જ સરળ છે તમારે ફક્ત પેનલ આધારિત પ્રકારની વસ્તુ બનાવવી પડશે અને કેટલાક સ્ટડ બનાવવા પડશે ધ્રુવો સાથે માળખું બનાવવું અને પછી બાંધવું અને પછી તમે અહીં જે જુઓ છો તે આ છે તમે કાંકરી જાણો છો તો તે કાંકરી છે તેઓએ કાંકરીને ટોચ પર મૂકી છે જેથી વરસાદ આવે તો પણ તે ગંદું ના થાય કારણ કે ત્યાં ભાગ્યે જ કોઈ સ્તરનો તફાવત છે અને વરસાદ પડે ત્યારે પણ ભાગ્યે જ 5 સેન્ટિમીટરથી 10 સેન્ટિમીટર સ્તરનો તફાવત છે તેથી જ તેઓ કાંકરી નાખે છે જેથી પાણી વહી શકે અને આ રીતે આખી શાળા સ્થાપિત થઈ છે તેથી પછી અહી લોકો સ્થાનિક શિક્ષકો અથવા સ્થાનિક શિક્ષિત સ્નાતકોએ બાળકોને શીખવવા માટે સ્વયંસેવાઓ શરૂ કરી અને તે જ રીતે કેટલીક સ્કૂલ ઓફિસ કેટલીક ઓફિસ ઇમારતો પણ લેમિનેટેડ પેપર પાઈપોમાં વિકસિત થઈ છે તમે જાણો છો કે ટાડાઓ એંડોનાTadao Andos કામથી અને કામચલાઉ આશ્રયસ્થાનો કે જે ખરેખર લેમિનેટેડ કાગળના પાઈપો સાથે પ્રદાન કરવામાં આવ્યા અને આ તે દિવસોમાં એટલે કે હું 2002 ની વાત કરી રહ્યો છું જેણે યુનિટ દીઠ આશરે 27000 રૂપિયા ખર્ચ કર્યા છે તેથી તે ખર્ચની ખૂબ જ વાજબી રકમ હતી જ્યારે ડાઇનિંગ હોલ કે જે સંપૂર્ણપણે કેનવાસ સામગ્રીથી બનેલો છે તેથી તેણે લગભગ 18000 સામગ્રીનો સંગ્રહ કર્યો છે પરંતુ પછી જો તમે ટકાઉપણા વિશે વાત કરો અથવા જો ત્યાં કોઈ પ્રકારનો વરસાદ પડે તો સ્વાભાવિક રીતે આ એટલું સારું નહીં હોય પરંતુ તેના કેનવાસ આસ્પેક્ટ કરતા થોડું સારું છે તો તેઓ શું કરે છે તેમની પાસે આ દિવાલોનુ સ્ટ્રક્ચર છે અને તેઓ તેના પર સાદડી ટરપાલિનtarpaulinતાડપત્રી શીટ અથવા અમુક પ્રકારની વોટરપ્રૂફ સામગ્રી મૂકે છે જેથી તે ખરેખર છતની જેમ સુરક્ષિત થઈ શકે અને કેટલીક હોટલો કારણ કે ઘણી NGOs આગળ આવી છે તેથી તેઓ ત્યાં વસવાટ કરશે તમે જાણો છો કે અહીં ઘણી ઓફિસો આવી રહી છે અને જઈ રહી છે અને તેઓ પુનર્નિર્માણના ઘણા કામ કરે છે તેથી આ કાર્યમાં ખૂબ જ હાલચાલ ચાલી રહી છે અને તે સ્થળે તેઓએ કેટલાક પ્રકારના રેસીડેન્સીયલ આસ્પેક્ટresidential aspects રહેઠાણ માટેના પાસાઓ પણ વિકસિત કર્યા છે જ્યાં તેઓએ રેન્ડમrandomઅવ્યવસ્થિત રબલના ચણતરથી પત્થરની દિવાલ ઉબરાના સ્તર સુધી બનાવેલ છે અને તે પછી આ એક પ્રકારની લાકડાની સામગ્રી અથવા ટીનની સામગ્રી છે અને ત્યારબાદ આ પરંપરાગત ટાઇલ પેટર્નની છત છે જે ટેરાકોટા ટાઇલ્સ છે અને દરવાજા અને બારીઓ પ્લાયવુડથી બનાવવામાં આવે છે અને જે લગભગ 3 ફુટ 6 ઇંચની પથ્થરથી બનેલી હોય છે આ વાંસનું બાંધકામ લગભગ 20000 રૂપિયાનુ હતું તેથી જો તમે કિંમતની તુલના કરો તો ટેરાકોટાની કિમત 27000 હતી અને વાંસની કિમત 20000 હતી અને કેનવાસની કિમત લગભગ 18000 હતી તેથી સ્પષ્ટ રીતે આપણે સામગ્રીને સુધારી રહ્યા છીએ અને તમે જાણો છો કે આ લગભગ 12000 છે કારણ કે તમે તેમાં પથ્થર તેમજ પ્લાયવુડ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છો અને આ તમામ કામચલાઉ બંધારણ 2 વર્ષ માટે છે કારણ કે 1 વર્ષ તેઓએ સંપૂર્ણપણે શાળા શિક્ષણ ત્યજી દીધું હતું અને ઘણી NGOs આગળ આવી હતી કે આપણે ખરેખર કઈ રીતે વૈકલ્પિક આજીવિકાની ચીજો ઉત્પન્ન કરી શકીએ તમે જાણો છો કે સ્ત્રીની જેમ તેઓ બેરોજગાર યુવાનોને કેવી રીતે શિક્ષિત કરી શકે તેઓને અમુક પ્રકારની વૈકલ્પિક કુશળતા કેવી રીતે પૂરી પાડી શકે જેમ કે ટેલરિંગ સીવણ ભરતકામ અથવા કોઈપણ હસ્તકલા બનાવવી તેથી તેઓએ આ બધું કર્યું છે તેમની પાસે પથ્થરની દિવાલ હતી અને તેઓએ વોલ્ટvaultતિજોરી બનાવી હતી અને તેમની પાસે ટ્રસ છે જે મેટલ ટ્રસ છે અને કેટલાક સ્થળોએ તેઓ પાસે આ એસ્બેસ્ટોસ અને ટીન શીટ તેમજ ગેલ્વેનાઇઝડ શીટ પણ હતી અને તેઓ તેને ટોચ પર મૂકતા હતા કારણ કે એક ગરમ સ્થળ હોવાને કારણે તેમની પાસે અમુક જગ્યાએ ઇન્સ્યુલેશન શીટ્સ પણ હતી અને ફ્લોરિંગમાં ફરીથી એક પ્રકારની સાદડીઓ નાખવામાં આવી છે વર્ગખંડોમાં સામાન્ય સાદડીઓ છે અને સાથે સાથે આ કમ્પ્યુટર લેબ છે અને તમે જાણો છો કે તે એર કંડીશનરવાળીair conditioned વાતાનુકુલિત છે અને જેમાં અર્ધ ગોળાકાર ટ્રસવાળી છત હોય છે અને આ ફરીથી પ્રીફેબ્રિકેટેડ ટ્રસ્ડ રૂફprefabricated trussed roofપહેલેથી બનાવેલ ટ્રસવાળી છત છે અને અહીં તેઓએ ખરેખર એક તાલીમ કેન્દ્ર જેમ કે કમ્પ્યુટર તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરી છે અને આ બધું કામચલાઉ રહેઠાણ વિશે છે પરંતુ પછી આપણે આ 2 વર્ષમાં કેવી રીતે આગળ વધવું અને કાયમી આવાસ માટે આપણે કેવી રીતે રોકાણ કરવું તેના પર આવીએ કારણ કે જમીન ફાળવણીની સમસ્યાઓ રીલોકેટrelocateપુનઃસ્થાપિત કરવાની રીત અને જમીન કેવી રીતે શોધવી પૈસા કેવી રીતે મેળવવા કોલાબોરેશનcollaborationsસહયોગકેવી રીતે મેળવવું આ બધા તમે જાણો છો કે મોટા પ્રશ્નો બની જાય છે અને આ પડકારજનક સમસ્યાઓ છે અને ગુજરાતના કિસ્સામાં ટેક્નોલોજી ટ્રાન્સફરtechnology transferટેકનોલોજીની હેરફેર પણ અપનાવવામાં આવ્યું છે તેથી જ્યાં એરોવિલમાં અર્થ યુનિટ માટેના કેન્દ્રએ ખરેખર કેટલીક રેમ્ડ અર્થrammed earth ઝબુકતી માટી અને સાથે સાથે કમ્પ્રેસ્ડ સ્ટેબીલાઈઝડ પણ સ્થાનાંતરીત કરી છે અહીં આપણે તેને CSEB કહીએ છીએ તેથી આ મૂળભૂત રીતે એક પ્રકારની ઇંટરલોકિંગ ઇંટો છે અને આ તે નામનુ વર્કશોપ છે પહેલાં હાલની હન્નરશાળા એ કચ્છ નવ નિર્માણ અભિયાન તરીકે ઓળખાતી હતી અને હવે તેને હંન્નશાળા ફાઉન્ડેશન કહેવામાં આવે છે પરંતુ આ તે વર્કશોપ હતું જ્યાં તેઓ આ ઇન્ટરલોકિંગ ઇંટો બનાવતા અથવા તેઓ આ પ્રકારના પ્રીફેબ્રિકેશનનો ઉપયોગ કરીને ઘરોના લાઇવ મોડેલlive models જીવંત નમૂનાઓ પ્રદર્શન એકમો બનાવતા હતા અને અહીં કાંપનુ પ્રમાણના આધારે 60 થી 65 રેતી હોય છે કાંપ 10 થી 15 માટી 15 થી 20 હોય છે ગ્રેવેલgravelકાંકરી લગભગ 10 થી 15 હોય છે અને સેલીનીટીsalinityખારાશ 1200ppm કરતા વધારે હોવી જોઈએ નહીં અને PH મૂલ્ય 7 કરતા ઓછું હોવુ જોઈએ નહીં તેથી તે એક પ્રકારની કમ્પોઝીસનcompositionરચના છે જેના દ્વારા તેઓએ આ સ્ટેબીલાઈઝડ અર્થ બ્લોક્સ બનાવ્યા છે જે લગભગ ચોરસ આકારમાં છે અને તેને અરમ પ્રેસ કહેવામાં આવે છે અને મૂળભૂત રીતે તેઓ શું કરે છે તે ખરેખર આનું મિશ્રણ તૈયાર કરે છે 5 થી 7 સિમેન્ટ સાથે ભેળવીને સ્ટેબીલાઈઝ કરે છે અને ખરેખર આ એક મોલ્ડ પ્રક્રિયાmould processબીબાની પ્રક્રિયા છે તેથી તેઓ તેને રાખે છે અને તે પછી તેઓ તેને દબાવે છે અને પછી આ મોલ્ડમાંથી બહાર આવશે અને આ ઇન્ટરલોકિંગ ઇંટો છે કારણ કે ખૂણા અથવા જંકશન પર વર્ટીકલ રેઇનફોર્સમેન્ટ માટે આ ખૂબ જ મદદરૂપ છે તેથી તેમની પાસે થોડા વર્ટીકલ રેઇનફોર્સમેન્ટ હોઈ છે અને ત્યાં નર અને માદાનું જોડાણ છે તેથી આ બંને બાબતોને કેવી રીતે મેચ કરવી અને પછી રેઇનફોર્સમેન્ટ રાખવામાં આવે છે કદાચ તેમાં પાઇપ દાખલ કરવામાં આવે છે અથવા તેમાં 8mmનો સળીયો દાખલ કરવામાં આવે છે તેથી તેઓ શું કરે છે તો એકવાર તેઓ આ ઇંટો તૈયાર કરે છે પછી તેઓ આ ઇંટોને કાઢી નાખતા નથી તેઓ શુ કરે છે તો તેઓ બે દિવસ માટે એક પ્રકારની પ્લાસ્ટિકની શીટ ઢાંકે છે અને પછી તેઓ ગરમ સૂર્યમાં તેને લગભગ 21 દિવસ સુધી ક્યોર કરે છે અને પછી તેઓ તેનો સીધો ઉપયોગ બિલ્ડીંગ મટીરીયલ માટે કરે છે આ ઉપરાંત ત્યાં કેટલાક પ્રીફેબprefabપૂર્વ બનાવટી એકમો જેવા કે ફેરો સિમેન્ટ ચેનલ્સ છે તેથી તમારી પાસે ફેરો સિમેન્ટ ચેનલો છે જે મોલ્ડસ છે અને તે મોટે ભાગે શૌચાલય માટે વપરાય છે તેથી આ છતની રચના આ રીતે દેખાય છે તેથી તે એક પર બીજુ એવી રીતે જોડાણ કરે છે અને પછી તે એક પ્રકારની છત તરીકે રચાય છે અને આ માત્ર ભૂકંપના સંદર્ભમાં જ નહીં પરંતુ પાછલા ભૂતકાળના ભૂકંપના સંદર્ભમાં પણ દિલ્હીમાં ડેવલોપમેન્ટ અલ્ટરનેટીવઝ દ્વારા અને હૈદરાબાદમાં નિર્મિથી કેન્દ્રોNirmithi Kendra's જેવી વિવિધ એજન્સીઓ દ્વારા કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા છે આ એક બીજું મોડેલ છે જ્યાં તેઓ પ્રીકાસ્ટ ફ્રેમ્સ વિશે વાત કરે છે હાઉસિંગમાં આ તમામ પ્રીકાસ્ટ તકનીકો છે તેથી આ ફ્રેમ નિર્મિથી કેન્દ્ર દ્વારા દરવાજાની ફ્રેમની જેમ વિકસાવવામાં આવી છે પરંતુ તે પછી આ છતનું એક હોલો ઈંટનું મોડેલ છે તેઓ શું કરે છે આ વસ્તુઓ આ ફ્રેમમાં જડિત થઈ જશે અને તે છત બની જશે તમે જાણો છો કે દરેક પેનલ આ પ્રકારના બ્લોક્સથી જોડેલ છે અને પછી તે એક પેનલ તરીકે બને છે તેથી આ એક ટેકનોલોજી છે અને તેઓએ ડાયાગોનલ બ્રેસિંગ અને કોંક્રિટ બોલની એક વધુ ટેકનોલોજી વિકસાવી છે જે તમે જાણો છો તેથી ભુકંપ અને આંચકા આવે તો પણ તેઓ સુરક્ષા આપે છે તમે જાણો છો કે સ્વાભાવિક રીતે બિલ્ડિંગ ફક્ત થોડી જ નમે છે જેથી તે વધુ નુકસાન કરશે નહીં તેથી આ પણ નિર્મિથી કેન્દ્ર દ્વારા વિકસિત કરવામાં આવેલ એક ટેકનોલોજી છે GSDMA અને અન્ય તમામ IS કોડ દ્વારા બતાવેલ વિવિધ માર્ગદર્શિકાઓને અનુસરીને તે સમયના કચ્છ નવ નિર્માણ અભિયાને ઘણાં ભૂકંપ પ્રતિરોધક મોડેલો વિકસાવ્યા છે એક G1 મોડેલ છે એક ઈમિટેશન ઓફ બોંગાimitation of the Bongaબોંગાની અનુકૃતિ છે તમે જે જોઈ શકો છો તે રૂફ બેન્ડ પર પ્લીન્થ બેન્ડ અને સીલ બેન્ડ છે તેથી આ અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવેલ કોડ તેમજ માર્ગદર્શિકાને અનુસરીને તેઓએ તે પણ દર્શાવ્યું હતું કે આ ટેક્નોલોજીના સ્થાનાંતરણને બોંગા છતના સુધારાની જેમ લાગુ કરી શકાય છે તેથી ત્યાં તેઓ ટ્રસ અને ફેબ્રીકેટેડ ટ્રસની મદદથી ઓક્ટાગોનલ કોનીક્લ રૂફoctagonal conical roofઅષ્ટકોણીય શંકુના છત વિશે વાત કરી રહ્યા છે ઉપરાંત કેટલાક વર્તુળાકાર મોડેલો જે હેમીસ્ફેરીક્લ ડોમ છે તમે જાણો છો કે આ સંપૂર્ણ રીતે ઇંટોથી અને છાણના બ્લોક્સથી કરવામાં આવ્યું છે અને ફેરો સિમેન્ટ ચેનલો કે જે મેં તમને હમણાં જ બતાવી છે કે તેઓ કેવી રીતે બનાવાય છે અને કેટલાક મકાનો તેમજ કેટલાક શૌચાલયો પણ તેના પર બાંધવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો કે આ પ્રીકાસ્ટ ટોઇલેટprecast toiletsપર્વનિર્મિત શૌચાલય છે અથવા શૌચાલય એકમો છે તેથી આ કેટલાક હસ્તક્ષેપો અને કેટલાક વિચારો છે કારણ કે આ આખી દુર્ઘટના આની અનુવર્તી બની જાય છે અને તે એવા પ્રકારનું સ્થળ બની જાય છે જ્યાં વિવિધ વિચારો અને પ્રયોગોની પ્રયોગશાળા છે તેથી વાંસ જેવી પરંપરાગત ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે આપણે વાંસનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને તેને આશ્રયસ્થાનોમાં અને થેચthatchછાજમાં કેવી રીતે જોડી શકીએ છીએ તેથી ત્યાં CSEB બ્લોક્સ રેમ્ડ અર્થ તેમજ છાજવાળી છત બંનેનું સંયોજન છે તેથી ત્યાં વિવિધ કાર્યો છે અને તે જ રીતે હોસ્પિટલમાં તમે જોઇ શકો છો કે તેઓ જીઓડેસીક ડોમનાં કેટલાક એકમો બનાવી રહ્યા છે જે ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર માટે જાણીતા છે અને જેનું ક્ષેત્રફળ ઓછું અને કદ વધુ હશે તેથી આ ભૂકંપ પ્રતિરોધક મોડેલ છે જે નિર્મિથિ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવ્યું છે જેમ મેં તમને કહ્યું હતું તેમ આ વર્તુળાકાર બોલ સાથે ફાઉન્ડેશનમાં ડાયાગોનલ બ્રેસિંગ છે જ્યાં બિલ્ડીંગ બધા બળો અને ભૂકંપના બળોને પણ સહન કરી શકે છે અને તે જ કોમ્યુનિટી હોલ કેથોલિક રિલીફ સર્વિસીસે પાઇકા ગામની પુનર્નિર્માણ પ્રવૃત્તિ હાથ ધરી છે અને અહીં તમે જોઈ શકો છો કે આ આખો કોમ્યુનિટી હોલ જે ક્ષતિગ્રસ્ત થયો છે તે CSEB બ્લોકસ અને મેંગલોર ટાઈલ્સનો ઉપયોગ કરીને ફરીથી બનાવવામાં આવ્યો છે અને તે જ રીતે તમે જોઈ શકો છો કે ઘરો આશરે 35 ચોરસ મીટરનુ ક્ષેત્રફળ આપે છે જ્યાં તેમની પાસે નાની ખુલ્લી જગ્યા હોય છે અને કેટલીકવાર જો શક્ય હોઈ તો તેઓ આગળના દરવાજાઓનો ઉપયોગ કરે છે અને અહીં આ ગામમાં તેઓએ શુ કર્યુ તો તેઓએ કોઈ લેઆઉટ બનાવ્યું નથી પરંતુ તેઓએ પહેલા જ્યાં ઘર અસ્તિત્વમાં હતું તેની બાજુમાં જ બાંધકામ કર્યુ કલ્પના કરો કે અહી તમારી પાસે ઘર છે તેથી તેની બાજુમાં જ તેઓએ બાંધકામ કર્યું તેથી લેઆઉટની રચના જેમ હતી તેમ જ રહી અને આજની જેમ તમે જોશો કે ક્રોસરોડ એ આના જેવું છે જ્યાં કેન્દ્રમાં કોમ્યુનિટી કેન્દ્ર છે અને ધીમે ધીમે બીજી વસ્તુઓ પછીથી વિકસિત થઈ પરંતુ હવે તમે જે જોઈ રહ્યા છો તે ગામનો નજારો છે જેનું પુનર્નિર્માણ તે જ સ્થળોએ થયું છે જેમ કે તમે તેની બાજુમાં એક નાના ભોંગાસ જોઈ શકો છો જ્યાં તેઓ અસ્થાયી રીતે રહેતા હતા અને ત્યાં કેટલાક ભૂકંપ પ્રતિરોધક મોડેલો પણ છે જે કેરીટસ કેવીટી દ્વારા વિકસાવવામાં આવ્યા હતા પરંતુ તે આ ક્ષેત્ર સાથે વધુ સંબંધિત નથી પરંતુ તે કોંક્રીટ મોડેલના ખૂબ જ નિયમિત અને પ્રમાણભૂત સ્વરૂપો છે જ્યાં લોકોએ આ ઘરોમાં ન રહેવાની તેમની ઈચ્છા દર્શાવી હતી જ્યારે મેં તેમની મુલાકાત લીધી ત્યારે તેઓએ કહ્યું કે ના અમે આ ઘરોમાં રહી શકતા નથી અને કેટલાકમાં 100 કરોડના હોસ્પિટલ પ્રોજેક્ટ્સ છે જે ઓછામાં ઓછા 9 રિક્ટર સ્કેલનો સામનો કરી શકે છે તેથી તે રીતે તેઓ અવરોધના પાસાઓ તરફ પ્રગતિ કરવાનો પ્રયાસ કરે છે અને આ કોમ્યુનીટીના પ્રતિભાવ શું છે તેથી હવે તમે જોઈ શકો છો કે કોમ્યુનીટીને NGO દ્વારા આ મકાન આપવામાં આવ્યુ છે અને તેની બાજુમાં કમ્યુનીટીએ જાતે પત્થરનો ઉપયોગ કરીને આ મકાન બનાવ્યું છે તેઓ જાણે છે કે તેમની પાસે પથ્થર એક અસુરક્ષિત સામગ્રી છે પરંતુ તેઓએ તેમની પોતાની જરૂરિયાતો માટે પથ્થર દ્વારા બાંધકામ કર્યું છે તેથી ત્યાં આપણે શીખવું પડશે કે કોમ્યુનીટીને શું જોઈએ છે અને કોમ્યુનીટીની માંગ શુ છે તેમ છતાં પણ જો તેઓ પથ્થરનો ઉપયોગ કરવા માંગે છે તો તેઓને માર્ગદર્શન આપવું પડશે કે તે કેટલું સલામત છે અને બાંધકામની વધુ સારી રીતો કઈ છે અને આ સામગ્રીના ઉપયોગ દ્વારા બાંધકામની યોગ્ય રીતો કઈ છે તમે જાણો છો કે આપણે કયા કોડ્સનું પાલન કરવાનુ છે ત્યાં કમ્યુનીટીને આધાર આપવા માટે ટેકનોલોજીને કેટલીક સપોર્ટ સિસ્ટમમાં ધ્યાન આપવું પડશે તેથી આ ગુજરાતના ભૂકંપના કેટલાક ઉદાહરણો છે જયારે પછી ગુજરાતમાં સુનામી અને સુનામી પછી તરત જ કાશ્મીરનો ભૂકંપ અને કાશ્મીરના ભૂકંપના સમયે હું યુકેની એક કંપનીમાં કામ કરતો હતો અને કાશ્મીરના ભૂકંપ પછી તરત જ ઘણી એજન્સીઓ તેના માટે કામ કરી રહી હતી અને તેઓ ઝડપી ટેકનોલોજીની શોધમાં હતા ઝડપથી મકાનો બનાવતા હતા તેથી જ તે સમયે UNWTOએ પણ અમારી કંપનીનો સંપર્ક સાધ્યો હતો અને હું બ્રિટનમાંથી ખરેખર અમુક પ્રકારના પૂર્વબનાવતી ઘરોની રચના કરી રહ્યો હતો જ્યાં ફ્રેમ હાઉસ માટે સેટિંગ અને જ્યાં આપણે ફ્લેટ પેક અભિગમ કરી શકીએ અહી તમે જે જુઓ છો તે પેનલ છે અને ત્યાં આ બધા મકાન ચોક્કસ રીતે POKમાં બન્યા નથી પરંતુ બીજે ક્યાંક બંધાયેલ છે પણ મારી પાસે ફોટોગ્રાફ્સ નથી તેથી હું તેના જેવા કેટલાક મોડેલો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તેથી અહીં ટ્રસ છત એ બધું ફ્લેટ પેક અભિગમ છે તેથી નિયમિત અને પ્રમાણભૂત બંધારણમાં અમે ડિઝાઇન દ્વારા બગાડ ઘટાડી શકીએ અને અમે તેને ફેક્ટરીમાંથી પેક કરીએ પછી તેને POK માં મોકલીએ અને તે પછી અમે ત્યાં થોડા મજૂરોને મોકલીએ અને તેઓ તેને સ્થળ પર ઉભા કરે છે તેથી હું કહું છું કે મને મારા ડેસ્ક પર બેઠા બેઠા ડિઝાઇનર તરીકે વિલનvillain'sની ભૂમિકાની અનુભૂતિ થતી હતી હું ક્યારેય સાઇટ પર રહ્યો નથી હું ક્યારેય સંદર્ભમાં રહ્યો નથી મેં ક્યારેય સંદર્ભને રજુ કર્યુ નથી હું નથી જાણતો કે લાભકર્તા કોણ છે તેમને શાની જરૂર છે આજીવિકા શું હતી અને તેથી હું વિલનની ભૂમિકા ભજવી રહ્યો હતો અને ત્યાં ખરેખર સંશોધન કેવી રીતે કરી શકીએ તેના તરફ ધ્યાન આપ્યું તે અંતરાલો શુ છે વિકાસ જૂથો અને લાભાર્થી જૂથો વચ્ચેના અંતરાલો કેવી રીતે નિવારવા તેના તરફ ધ્યાન આપ્યું પછી કાશ્મીર ભૂકંપ પહેલા સુનામી આવી હતી અને તમે જે જોઈ શકો છો તે એક વિશાળ સુનામી છે જેને બંદા એશનો નાશ કર્યો અને હિંદ મહાસાગર સુનામી 2004 એ બોક્સિંગ ડે સુનામી છે અને તેની અસર તમિળનાડુ દક્ષિણ તમિળનાડુના રાજ્ય ખાસ કરીને નાગપટ્ટિનમ અને અલબત્ત કુડ્લોર અને તમિલનાડુના પૂર્વ કાંઠે થઈ છે પણ તેનું કેન્દ્ર સુમાત્રાની નજીક હતું અને મોજાઓ લગભગ આ દિશામાં ફરી ચૂક્યા છે તેથી હવે સુનામી પછી તરત જ જ્યારે મે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે એક મુદ્દો ખોરાકની સલામતી હતો તમે જાણો છો કે તેઓ રાશન કેવી રીતે મેળવે કારણ કે તે બધાં રાહત તબક્કા પછી બીજે ક્યાંક સ્થાયી થાય છે તેથી તેમની દૈનિક જરૂરિયાતો અને દરેક રાશનની દુકાન કતારોથી ભરેલી હોય છે બીજો મુદ્દો પાણીની સુવિધા કારણ કે સુનામીને કારણે તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે તેઓને પીવાનું પાણી ક્યાંથી મળે છે અને તેમની આજીવિકા જોખમમાં છે આ બધા મહત્વપૂર્ણ મુદ્દા છે અને તમે જાણો છો કે પરંપરાગત મકાનો અને તેમનું સ્થાનીક જ્ઞાન કે તેઓ તેમના મકાનો કેવી રીતે રાખે છે તેઓ આબોહવાની દ્રષ્ટીએ કાર્યક્ષમ છે તે તેમની આજીવિકાની જરૂરિયાતોને કેવી રીતે અનુકૂળ કરે છે અને આ મકાનોના જુદા જુદા ટાઇપોલોજિસ છે આ થરાંગંબાડીમાં છે અને સંયુક્ત કુટુંબ ઘર ન્યુક્લીયર ફેમીલી હાઉસ જેવા આ મકાનોના વિવિધ લેઆઉટ છે અને તેમના જાહેર સ્થળોને કેવી રીતે નુકસાન થયું આ એક વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે પરંતુ તમારે તે જોવું જોઈએ કે જો તમને આ સ્થાનો પર સાચી માહિતી આપી દેવામાં આવી હોય તેવા પુરાવાઓ પર ધ્યાન આપો તો આ મોજાને મુખ્ય પ્રવાહમાં પહોંચવા માટે 180મિનીટ એટલે કે લગભગ 3 કલાકનો સમય લાગ્યો હતો તેથી જો તે માહિતી સાચી રીતે ફેલાવવામાં આવી હોત તો આપણે ઘણાં લોકોના જીવ બચાવ્યા હોત અને આપણે ઓછામાં ઓછી કેટલીક મહત્વપૂર્ણ સંપત્તિઓ બચાવી લીધી હોત ત્યાં હંમેશાં રાહતનો તબક્કો હોય છે અને પુનર્વસવાટનો તબક્કો જે થોડા મહિનાઓ માટે હોય છે અને અંતિમ એ પુનર્નિર્માણ તબક્કો છે સરકાર આંતરરાષ્ટ્રીય NGOs સ્થાનિક NGOs અને કોમ્યુનીટી જૂથો દ્વારા ઘણાં કલાકારો કાર્યરત છે જે આ પાસાઓ પર કાર્ય કરે છે તેથી હું ટ્રાન્ઝીશન શેલ્ટર વિશે વાત કરું છું તેથી તેઓએ શુ કર્યું જેમ કે ક્યાં રહેવુ તે તેઓની તાત્કાલિક જરૂરિયાત હતી કારણ કે ઘણા લોકોએ પોતાના મકાનો ગુમાવ્યા તેથી મે દેવનામપટ્ટીનમ ગામની મુલાકાત લીધી જે સૌથી લાંબુ માછીમાર ગામ છે અને તમે જોઈ શકો છો કે મેં ઘણી પ્રશ્નાવલિ લીધી છે અને ઘણા બધા સેમી સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ લીધા છે તેઓને તરત જ ટીનની શીટ મળી અને તેઓ લગભગ બે વર્ષ અહીં રહ્યા અને તમે જે જોઈ શકો છો તે ટીનની શીટની બેરેક છે હકીકતમાં આંદમાન અને નિકોબાર બરફ ટાપુઓ અને આદિવાસી સમુદાયોમાં આવા મકાનો પૂરા પાડવામાં આવ્યા છે તેઓએ આ મકાનોનો બહિષ્કાર કર્યો છે તેથી ત્યાં સામગ્રી પણ મહત્વની ભૂમિકા ભજવે છે અલબત્ત તે પહોંચાડવામાં ખૂબ જ ઝડપી હતી પરંતુ તેઓને અહીં થોડા વધુ મહિના રહેવું પડશે અને તેના પર કેવી રીતે કાર્ય કરવું તે સમજવું જોઈએ અને આ આપત્તિ પછી મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર શૌચાલયો તેઓ શૌચાલયો માટે ક્યાં જાય છે તેમને પાણીની સેવાઓ ક્યાં મળે છે અને તે સમયે લોકો પાસે કેટલાક વ્યાવસાયિક દિમાગ આવે છે તેઓએ કેટલીક પસંદગીઓ બતાવવાનું શરૂ કર્યું હા અમે આ વિકલ્પ પ્રદાન કરીએ છીએ અને હવે તમે નિર્ણય કરી શકો છો અને તમે શું નિર્ણય લો છો તે જાણીને સુવિધા આપવા પ્રયાસ કરીએ છીએ તેથી વિવિધ પ્રક્રિયા જે ખરેખર નીચેના ટ્રાન્ઝીશનના તબક્કે શરૂ થાય છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ પડકાર એ છે કે તે ફક્ત બિલ્ટ ફોર્મમાં જ તેમને સંકુચિત ન કરવું જોઈએ પરંતુ આ ટ્રાન્ઝીશન તબકકાને ધીમે ધીમે કાયમી તબક્કામાં કેવી રીતે બદલવું જોઈએ તે જોવાનું રહેશે અને આ સમસ્યાઓ છે કે આ બે વર્ષોમાં આ સામગ્રીનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું બાળકોને શિક્ષણ આપવું કોમ્યુનીટીની આરોગ્ય સુવિધાઓ કોમ્યુનીટીની આજીવિકા તેઓ આ બધાને કેવી રીતે પુનર્જીવિત કરી શકે અને તે બધુ બરાબર ને તેથી આ કેટલાક પુરાવા છે જે હું વિદ્યાર્થીઓને નોંધાવવા માંગું છું કે હા ટ્રાન્ઝીશન તબક્કામાં પણ કેટલાક પડકારો છે હું આશા રાખું છું કે તમે સારી રીતે સમજ્યા હશો ખુબ ખુબ આભાર